આ ખાસ વ્યાખ્યાનમાં આપણે ડેટા મેનેજમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરીશું તેથી એકમાત્ર ડેટા મેનેજમેન્ટ શું છે તે ફક્ત આઇઆઇઓટી અને ઉદ્યોગ 4 0 ના સંદર્ભમાં જ નહિ જેથી એકંદરે ડેટા મેનેજમેન્ટ શું છે તે આપણે પ્રથમ સમજવા જઈ રહ્યા છીએ અને ત્યારબાદ હડુપ સાથે ડેટા મેનેજમેન્ટ જે આપણે સમજવા જઈ રહ્યા છીએ જેથી મૂળભૂત રીતે આ વિશિષ્ટ મોડ્યુલ જેમ તમે નોંધ્યું કે તે વિવિધ તકનીકોની સહાયથી વિશ્લેષણો પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને તેનાથી વધુ તેથી આપણે ક્લાઉડ કમ્પ્યુટિંગની વિવિધ વિશ્લેષણાત્મક તકનીકોને પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ મશીન લર્નિંગ વગેરે અને આપણે મશીન લર્નિંગ એઆઈ વગેરે જે આપણે સમજી ગયા છીએ તેથી તમે આ ડેટાને કેવી રીતે સંચાલન કરો છો તમે આ બધા વિશ્લેષણો કરો તે પહેલાં અને આપણે આ ડેટાને કેવી રીતે સંચાલન કરીએ છીએ તેથી ડેટા મેનેજમેન્ટ એકંદરે એ છે જે આપણે સમજવા જઈ રહ્યા છીએ અને આઇઆઇઓટીના સંદર્ભમાં ડેટા મેનેજમેન્ટ તે છે જે હવે પછી સમજવા જઈશુ અને ત્યારબાદ આપણે આપણા સરંજામને સ્વિચ કરીશું અને આપણે હડુપના સંદર્ભમાં ડેટા મેનેજમેન્ટ શું છે તે સમજીશું અને તે પછી છે જેના આપણે ધ્યાન કેન્દ્રિત કરીશું તેથી ડેટા મેનેજમેન્ટ મૂળરૂપે જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે તેનું નામ એના શબ્દની જેમ એમ સૂચવે છે તે વિવિધ લક્ષણો જેમ કે ડેટા સંગ્રહ ડેટા આર્ચીવ કરવા જેવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે પછી એકવાર તારીખનો ઉપયોગ થઈ ગયા પછી ડેટાનો નિકાલ કરવો જરૂરી નથી સુરક્ષિત ડેટા રાખવો પ્રોજેક્ટને પૂર્ણ કરવાની આવશ્યકતાઓ વગેરેના અંત સુધી ડેટાને સલામત રીતે સુરક્ષિત રીતે રાખવો જે આ ડેટા મેનેજમેન્ટ ની કેટલીક જુદી જુદી આવશ્યકતાઓ છે આમાં મૂળભૂત રીતે આ બધી વસ્તુઓ કરવા માટે નીતિ પ્રક્રિયાઓનો વિકાસ શામેલ કરેલ છે જેનો મેં હમણાં ઉલ્લેખ કર્યો છે તો તમે ડેટાને ઇલેક્ટ્રોનિક અથવા નોન ઇલેક્ટ્રોનિક રીતે સંગ્રહ કરી રહ્યાં છો અને તેનાથી વધુ જેથી આ ડેટા મેનેજમેન્ટ ના આ જુદાં જુદાં પાસાં છે અને જેમ કે મેં તમને શરૂઆતમાં કહ્યું હતું કે આ તે કંઈક છે જે સામાન્ય રીતે ડેટા મેનેજમેન્ટ છે અને આઇઆઇઓટી અથવા હડુપના સંદર્ભમા ડેટા મેનેજમેન્ટ જરૂરી નથી આ તે બાબતો છે કે જેની આપણે આગળ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પરંતુ આ ડેટા મેનેજમેન્ટ નો એકંદર દૃષ્ટિકોણ છે ડેટા મેનેજમેન્ટ ના વિવિધ લક્ષણો અને તેનાથી વધુ છે તેથી તાજેતરનાં વર્ષોમાં આપણે જોયું છે કે આપણે એક વ્યાખ્યાન આપ્યું જે પહેલાં સંપૂર્ણ રીતે બીગ ડેટાને સમર્પિત હતું તેથી આપણે સમજી શક્યા કે બીગ ડેટા શું છે પરંતુ આપણે એ પણ સમજ્યા કે બીગ ડેટા હાલમાં એક મહત્વપૂર્ણ તકનીક છે કારણ કે મોટાભાગના ડેટા બીગ ડેટા છે કે જેની સાથે આપણે હાલમાં ઓદ્યોગિક સંદર્ભમાં ખાસ કરીને આઇઆઇઓટી અને આઇઓટી સંદર્ભમાં વ્યવહાર કરીએ છીએ આપણે જે ડેટા સાથે વ્યવહાર કરીએ છીએ તે વિશેષરૂપે અસંગઠિત હોય છે અને તે બીગ ડેટા ની લાક્ષણિકતાઓ છે તેથી જો તમને યાદ આવે કે બીગ ડેટાના વ્યાખ્યાનમાં બીગ ડેટાના સંદર્ભમાં આપણે અગાઉ બીગ ડેટાની વિવિધ લાક્ષણિકતાઓ વિશે ચર્ચા કરી હતી જેમા આપણે બીગ ડેટાની વ્યાખ્યાની શરૂઆત 3 V'sત્રણ વિસ દ્વારા 5 V'sપાંચ વિસ દ્વારા અને 7 V'sસાત વિસ દ્વારા કરી હતી અને તેનાથી વધુ ડેટા હાઈ વોલ્યૂમ હાઈ વેલોસિટી માં આવતા હાઈ વેરાઈટી વેરીયેબિલિટી વેલોસિટી અને તેનાથી વધુ આગળ જેથી ઘણા બધા જુદાં જુદાં લક્ષણો આ બીગ ડેટાને દર્શાવવા માટે વપરાય છે જે સામાન્ય રીતે અસંગઠિત ડેટા છે જેથી તમે આ તમામ અસંગઠિત ડેટા સાથે કેવી રીતે વ્યવહાર કરો છો તેની બીગ ડેટા ચિંતા કરે છે તેથી આ પ્રકારના ડેટાને સંચાલિત કરવું આ પ્રકારના વ્યાખ્યાનમા આ પ્રકારના ડેટાનું વ્યવસ્થાપન કરવા માટે આપણે હડુપના ઉપયોગની ઝાંખી મેળવી આ પ્રકારના ડેટા મેનેજમેન્ટ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવા જઈ રહ્યા છીએ અલબત્ત તમારે આ ક્લાઉડ એનેબલમેન્ટ અને ક્લાઉડ એનેબલમેન્ટ હોવી જરૂરી છે જેની આપણે પહેલાથી ચર્ચા કરી છે અને આપણે ડેટા સેન્ટર ડેટા સેન્ટર નેટવર્ક અને તેનાથી વધુ વિષે બીજા પ્રવચનોમાં વાત કરીશું તેથી બધું એક સાથે રાખવું એ છે કે તમે ડેટાને કેવી રીતે સંચાલિત કરો છો અને ત્ત્યારપછી ડેટાનો ઉપયોગ કરીને વિશ્લેષણ પ્રક્રિયા વિશ્લેષણ અને આ ડેટામાંથી ઇન્ટેલિજન્સ માહિતી અથવા અર્થ મેળવવા તેથી સામાન્ય રીતે ઔદ્યોગિક યંત્રસામગ્રી જેમાં આ બધા જુદા જુદા આઇઓટી સાધનો વિવિધ સેન્સર એક્ચ્યુએટર્સ અને તેથી મોટી સંખ્યામાં સજ્જ હોય છે આમાના મોટાભાગના આઇઓટીએસ સેટિંગ્સમાં તમારી પાસે આ ઔદ્યોગિક યંત્રસામગ્રી હોય છે આ વિવિધ સેન્સર એક્ચ્યુએટર્સ અને તેથી મૂળભૂત રીતે ઉચ્ચ પ્રબળતા ધરાવતા આ ડેટા જે બીગ ડેટા ની લાક્ષણિકતા ધરાવતા ડેટા છે તેથી આ પ્રકારના ડેટા પર પર્યાપ્ત કાર્યવાહી કરવી પડશે તેથી ક્લાઉડ આપણને આની સહાય કરવામાં મદદ કરશે આ વિવિધ મોડેલોથી જેમ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઝ એ સર્વિસ પ્લેટફોર્મ એઝ એ સર્વિસ અને સોફ્ટવેર એઝ એ સર્વિસ જે આપણે અગાઉના ક્લાઉડ કમ્પ્યુટિંગના વ્યાખ્યાનમાં સમજી લીધું છે ક્લાઉડ આ બધા જુદા જુદા ક્લાઉડ મોડલ્સ અને આર્કિટેક્ચરોની સહાયથી તમને માગણી થયે સ્વ સેવા માગણી થયે ગણતરીની સેવા માગણી થયે ગણતરીની સેવાઓ અંતિમ વપરાશકર્તાઓને પ્રદાન કરવામાં સહાય કરશે બ્રોડ નેટવર્ક એક્સેસ રિસોર્સ પૂલિંગ રેપિડ ઈલાસ્ટિસિટી મેઝરડ સર્વિસ ક્લાઉડ એક માપવામાં આવતી સેવા છે જેથી આ ગણતરી સંસાધનોના એકમોના ઉપયોગ પર આધાર રાખીને સૌ પ્રથમ તે એકમોના ઉપયોગ માપવા માટે સમર્થ હશે અને તે મુજબ તે બાંધશે તેથી બિલિંગ માપવામાં આવતી સેવાના એકમો કે જે ઉપયોગમાં લેવાશે તેના આધારે થાય છે તેથી ક્લાઉડ કમ્પ્યુટિંગની આ કેટલીક વિશિષ્ટતાઓ છે જે તેને ડેટા મેનેજમેન્ટ ના સંદર્ભમાં લોકપ્રિય બનાવે છે તો ક્લાઉડ મોડેલ્સ આ બધા ક્લાઉડ મોડેલ્સ આઈએએએસ પીએસએએસ એસએએએસ તેની વિશેષ વિશેષતાઓ છે જેની આપણે હમણાં જ વાત કરી હતી અને ઉડાણપૂર્વક અથવા ક્લાઉડ કમ્પ્યુટિંગ વ્યાખ્યાનમા ચર્ચા કરીશું તેથી સાથે મળીને આપણે તેનો ડેટા મેનેજમેન્ટ માટે ઉપયોગ કરીશું તેથી ફરી જોઈએ તો આઇઓટી બીગ ડેટાના સંદર્ભમાં મૂળભૂત રીતે આ પ્રકારની માહિતીનો ઉપયોગ અથવા સંચાલન વર્ણવે છે કે જે રોજિંદી પ્રવૃત્તિઓના રોજિંદા ભૌતિક પદાર્થોમાથી આવે છે અને આ રીતે જે એકબીજા સાથે જોડાયેલા છે ખાસ કરીને ઇન્ટરનેટ દ્વારા અને આ ઉપકરણો આઇઓટી ઉપકરણો સેન્સર વગેરે જેની પોતાની અલગ ઓળખ હોય છે અને જે આ વિવિધ પ્રકારના ડેટાને ઉત્પન્ન કરે છે આ સેન્સર્સ આ વિવિધ યંત્રસામગ્રી ઔદ્યોગિક યંત્રસામગ્રી ઉપકરણો વગેરે માટે ગોઢવવામા આવે છે જે આ ક્ષેત્રમાં કાર્યરત છે અને આ રીતે અને આ બધા મૂળભૂત રીતે ઇન્ટરનેટ વર્ક અથવા ઇન્ટરનેટ દ્વારા જોડાયેલ છે જે ઘણાં બધાં ડેટા ઉત્પન્ન કરે છે તમે આ ડેટાને કેવી રીતે સંભાળો છો આઇઓટી ડેટા આઇઆઇઓટી ડેટા તમે તેને કેવી રીતે સંભાળો છો જેના વિશે આપણે વાત કરી રહ્યા છીએ તે આઇઆઇઓટી ડેટા મેનેજમેન્ટ ના સંદર્ભમા તેથી આપણે ડેટા સેન્ટર વિશે બીજા વ્યાખ્યાનમાં ઉડાણપૂર્વક વાત કરીશું પરંતુ ડેટા સેન્ટરો પર આ પ્રકારના બીગ ડેટાને સંભાળવું ખૂબ જ મહત્વપૂર્ણ છે આઇઓટી ડેટા આઇઆઇઓટી ડેટા કે જેની વિશેષ લાક્ષણિકતાઓ છે અને જેના વિશે આપણે હમણાં કહ્યું છે તે યોગ્ય રીતે સંભાળવું પડશે ડેટા સ્ટોરેજની સંભાળ ડેટા મેનેજમેન્ટ ડેટાનું સંગઠન અંદાજપત્રક અને આવશ્યક પ્રક્રિયા ક્ષમતા પ્રદાન કરવાના સંદર્ભમાં આ કામગીરી કરવી પડશે તેથી ડેટા સેન્ટર્સ આ બધી બાબતોમાં ઉપયોગી છે કે જેની સૂચિ તમારી સામે છે ડેટાની સ્ટોરેજ મેનેજમેન્ટ ડેટાનું સંગઠન અંદાજપત્રક અને આવશ્યક પ્રક્રિયા ક્ષમતા પ્રદાન કરવાના પૂરતુ નેટવર્ક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રદાન કરવુ ઉર્જા વપરાશને અસરકારક રીતે સંચાલિત કરવુ બેકઅપ રાખવા માટે ડેટાને પુનરાવર્તિત કરવો આ પ્રકારના ડેટાથી વ્યવસાયલક્ષી વ્યૂહાત્મક ઉકેલો વિકસાવવા વ્યવસાયિક વ્યક્તિ ઘ્વારા હાલના ડેટાનું વિશ્લેષણમા મદદ કરવા અને વ્યવસાયિક કામગીરીમાં સમસ્યાઓ શોધવા માટે આ કેટલાક ડેટા હેન્ડલિંગ પાસાં છે જે આઇઆઇઓટી અને ડેટા સેન્ટરોના સંદર્ભમાં ખૂબ મહત્વપૂર્ણ છે જેના વિશે આપણે બીજા વ્યાખ્યાનમાં વાત કરીશુ જે ડેટા હેન્ડલિંગ અને ડેટા મેનેજમેન્ટ આવશ્યકતાઓને પૂરી કરવામાં ઘણી મદદ કરશે આઇઆઇઆઓટીના સંદર્ભમા તેથી આ ડેટા મેનેજમેન્ટની સમગ્ર પ્રક્રિયા છે જે ડેટાના ઉત્પાદન સાથે શરૂ થાય છે પછી ડેટાના સંપાદનથી તેનો અર્થ છે ડેટા મેળવવો ડેટા સંગ્રહ કરવો અને ત્યારબાદ ડેટા વિશ્લેષણ કરવો જેથી ડેટા મેનેજમેન્ટ પ્રક્રિયાના આ 4 પગલાંમાંથી દરેક માટે અનુરૂપ લક્ષણોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ફક્ત એક જ વસ્તુ જે હું પ્રકાશિત કરવા માંગુ છું તે 2 વસ્તુઓ છે નંબર 1 સ્ટોરેજ છે સ્ટોરેજ અહીં ખૂબ જ નિર્ણાયક છે સ્ટોરેજ માટે તમે ક્લાઉડનો ઉપયોગ કરો છો પરંતુ ફક્ત ક્લાઉડ પોતે જ નહીં પણ આપણે આ હડુપનો પણ ઉપયોગ કરીશું જે મેપરેડ્યુસથી સક્ષમ છે જે નોએસક્યુએલ ક્વેરીઝ કરવામાં મદદ કરશે તેથી નોએસક્યુએલ મૂળભૂત રીતે ડેટાબેસેસને પ્રશ્ન કરી રહ્યું છે આ ક્વેરી ભાષા છે જે તમને ડેટાબેઝોને પ્રશ્ન પૂછવામા મદદ કરે છે કે જે અસંગઠિત ડેટા સંગ્રહ કરે છે તેથી જો તમારી પાસે ડેટા પરંપરાગત રીતે રિલેશનલ ટેબલમાં સંગ્રહિત છે તો તમે તે ટેબલોને પ્રશ્નો પૂછવા માટે તમે એસક્યુએલ એસક્યુએલ ભાષાનો ઉપયોગ કરી શકો છો પરંતુ જો તમારી પાસે એ સ્વરૂપમા ડેટા નથી જે ટેબલોના રૂપમાં સંગ્રહિત કરી શકાય તો આ નોએસક્યુએલ મદદ કરશે તેથી નોએસક્યુએલ એ બીગ ડેટા માટે ઉપયોગી છે અનસ્ટ્રક્ચર્ડ બીગ ડેટા માટે ઉપયોગી છે અને તેનાથી વધુ અને નોએસક્યુએલ એ હડુપ મેપરિડયુસ વગેરે સાથે ખૂબ સારી રીતે કાર્ય કરે છે તેથી આ મૂળરૂપે તમારું સ્ટોરેજ અને ક્વેરી છે અને આ રીતે અને આ બીજી સ્લાઇડમાં જે આપણે પ્રકાશિત કરવા માંગુ છે તે મૂળભૂતરીતે વિશ્લેષણો છે વિશ્લેષણ માટે આપણી પાસે મોટેભાગની આ બધી ગણતરીની તકનીકો છે જેમાં બ્લુમ ફિલ્ટર્સ સમાંતર કમ્પ્યુટિંગ તકનીકો હેશીંગ ઈન્ડેકસીન્ગ મશીન લર્નિંગ ક્લસ્ટરિંગ અને આ વિશ્લેષણ તેથી તે ડેટાની ઉત્પત્તિ સાથે ડેટાના સંપાદનથી ડેટાના સંગ્રહ પછી અને ડેટાના વિશ્લેષણથી શરૂ થાય છે જેથી વિવિધ સ્રોતોમાંથી ડેટા ઉત્પન્ન થઈ શકે છે એંટરપ્રાઇઝ ડેટા હોઈ શકે છે જે વેપાર વિશે વાત કરે છે ટ્રેડિંગ ડેટા જે વિવિધ સિસ્ટમ્સમાંથી વિવિધ યંત્રસામગ્રીમાંથી ડેટા સિસ્ટમ્સના જુદા જુદા ભાગોમાંથી આવે છે વેચાણ ડેટા નાણાકીય ડેટા ઉત્પાદકતા ડેટા માલસુચિ ડેટા તમામ પ્રકારના એંટરપ્રાઇઝ ડેટા આઇઓટી ડેટા જેનો અર્થ થાય છે કે આ તમામ યંત્રસામગ્રી વિવિધ ઉદ્યોગમાં જેવા કે ઉત્પાદન ઉદ્યોગ પરિવહન કૃષિ વગેરેમા સેન્સર અને આઇઓટી ડિવાઇસ જે ગોઠવવામાં આવે છે અને જે મૂળભૂત રીતે ઘણાં બધાં ડેટા ઉત્પન્ન કરે છે જેથી તે આઇઓટી ડેટા છે કે જે આપણે ઉદ્યોગના સંદર્ભ વિષે વાત કરી રહ્યા છીએ તેથી બાયો મેડિકલ ડેટા કે જે તબીબી દવાખાનુ તબીબી આરએન્ડડીસRDs વિવિધ બાયોટેકનોલોજીકલ પદ્ધતિઓ ઘ્વારા જેવી કે જીન સિક્વિન્સીંગ વગેરે આ બધા બીગ ડેટાના ડેટા સ્રોત છે બીજા ક્ષેત્રોમાં પણ ઘણાં બધાં ડેટા ઉત્પન્ન થાય છે જેમકે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ્સ ખગોળશાસ્ત્રના ઉપકરણો જેવા કે મોટા ટેલિસ્કોપ્સ જે આકાશમાં સતત 24x7 જુએ છે જેથી ગણતરીત્માક જૈવિક ક્ષેત્રો પણ આ પ્રકારના ઘણા બધા ડેટા ઉત્પન્ન કરે છે જે અસંગઠિત હોય છે અને આ બીગ ડેટાની લાક્ષણિકતાઓ છે અને તેથી આ તે ડેટા છે જે આપણે સંભાળવાનો છે ડેટાનું એકવીઝન સંગ્રહની દ્રષ્ટિએ જે સ્રોતોમાંથી જેવા કે આપમેળે ઉત્પન્ન થયેલ ડેટાને લોગઇન કરવા અને ડેટાને નોંધ કરવા અને આ ડેટા મૂળભૂત કેવીરીતે એકત્રિત અને લોગ કરવા તે મહત્વપૂર્ણ છે સેન્સરી ડેટા જેમ કે ધ્વનિ તરંગ અવાજ કંપન ઓટોમોબાઈલ રાસાયણિક વર્તમાન હવામાન દબાણ તાપમાન વગેરે આ બધા વિવિધ પ્રકારના સેન્સરી ડેટા છે જે મેળવવા પડશે અને જટિલ અને વિવિધ ડેટા સંગ્રહ જે વિવિધ મોબાઇલ ઉપકરણો જેવા કે ભૌગોલિક સ્થાનો 2ડી બારકોડિંગ ચિત્રો વીડિયો વગેરે દ્વારા શક્ય છે ડેટા ટ્રાન્સમિશન નેટવર્ક દ્વારા સિસ્ટમ દ્વારા થશે તે આપણે બીજા વ્યાખ્યાનમાં જોઈશું ડેટા વિવિધ આતરજોડાયેલ નેટવર્ક દ્વારા ડેટા આતરજોડાયેલ ડેટા સેંટર ઘ્વારા કે જ્યાં આંતર ડેટાસેંટર ડેટા ટ્રાફિક અને અંદરનું ડેટાસેંટર ડેટા ટ્રાફિક હશે તેથી ડેટા પ્રસારણ ડેટા સેન્ટર નેટવર્ક્સની અંદર અને બહાર ખુબ અગત્યનું છે ડેટા પ્રી પ્રોસેસિંગ ડેટાને એકત્રિત કરવો નોઈસ રીડન્ડન્સી કે જે કદાચ અસ્તિત્વમાં હોઈ શકે છે તે અસંગતતાઓ દૂર કરવી જેથી આ આમાંથી કેટલાક પૂર્વ પ્રક્રિયા કાર્યો છે જે સંબંધિત છે ડેટાની પૂર્વ પ્રક્રિયા આ જુદી જુદી જરૂરિયાતો માટે એકીકરણ સફાઇ અને રીડન્ડન્સી શમન માટે ખૂબ મહત્વની છે એકીકરણ ડેટા સંયોજન જે વિવિધ સ્રોતોમાંથી આવતા અને વપરાશકર્તાઓના ડેટાના એકીકૃત સંકલિત દૃશ્યની વાત કરે છે તેમ છતાં પણ ડેટા ઉદ્ભવ થઇ અને વિવિધ ચેનલોમાથી આવે છે ડેટા ક્લિનીંગ આ બધી અપૂર્ણતા અચોક્કસતા અયોગ્યતાને દૂર કરવા માટે છે અને જો ત્યાં કોઈ અકારણ ડેટા હોય કે જે કોઈ ચોક્કસ ડેટાને સુધારો કરતો હોય કે તે ડેટા કાઢી નાખતો હોય અને ડેટા રીડન્ડન્સી શમન કરવા જેવી કે ડેટાને દૂર કરવા તપાસ દ્વારા પુનરાવર્તન ફિલ્ટરિંગ ડેટાને પૂર્ણ કરવા જેમકે મર્યાદિત સ્રોત મર્યાદિત અથવા સ્રોત સતત નેટવર્ક દ્વારા ડેટાના બિનજરૂરી પ્રસારણને ટાળવા જેવી નિરર્થકતાઓને પણ ઘટાડવી તે ડેટાની પૂર્વ પ્રક્રિયાના ભાગ રૂપે કરવામાં આવે છે વિવિધ ડેટાબેઝસમાં જેવા કે પરંપરાગત અથવા બિન પરંપરાગત ડેટાબેઝ જેમ કે નોએસક્યુએલ ડેટાબેસેસ જેવા કે મેં અગાઉ ઉલ્લેખ કરેલ નોએસક્યુએલ ડેટાબેસેસમાં ડેટા સંગ્રહ કરવો ખૂબ મહત્વનું છે નોએસક્યુએલ ડેટાબેઝસમા આપણે કી વેલ્યુ ડેટાબેઝ કોલમ ઓરિએન્ટેડ ડેટાબેઝ અને ડોકયુમેન્ટ ઓરિએન્ટેડ ડેટાબેઝ અને તેમની અનુરૂપ તકનીકો જેવી કે વિવિધ ડેટાબેસેસમાંથી ડેટાને કેવી રીતે સંભાળવું જે ડેટા મેનેજમેન્ટ ના સંદર્ભમાં ચિંતાજનક છે ફાઇલોમાં ડેટા સ્ટોરેજ જીએફએસ ગૂગલ ફાઇલ સિસ્ટમએ ડિસ્ટ્રિબ્યુટેડ ફાઇલનું નોંધપાત્ર ઉદાહરણ છે જે સિસ્ટમ મોટાપાયે ફાઇલ સિસ્ટમ ડેટા સંગ્રહ કરે છે વિવિધ ફાઇલ સિસ્ટમોમાં ડેટા સંગ્રહ આમાંનું એચડીએફએસ એ બીજું ઉદાહરણ છે હડુપ ડિસ્ટ્રિબ્યુટેડ ફાઇલ સિસ્ટમ પછી કોસ્મોસ્ફ્સ બીજું ઉદાહરણ છે આ ડેટા સંગ્રહ માટે ઉપયોગમાં લેવામાં આવતી ફાઇલ સિસ્ટમોના જુદા જુદા ઉદાહરણો છે તેથી ઔદ્યોગિક ડેટા તે બાબત છે જેનો સંદર્ભ આઇઆઇઓટી ઔદ્યોગિક ડેટા આ પ્રકારની વિવિધ તકનીકોનો ઉપયોગ કરીને સંભાળ લે છે જેનો મેં હમણાં જ ઉલ્લેખ કર્યો છે મૂળભૂત રીતે ઔદ્યોગિક ડેટા મેનેજમેન્ટ નો સમાવેશ કરવા ડેટાને સમાવિષ્ટ કરે છે જે વિવિધ પ્રોસેસિંગ પ્લાન્ટ ઉત્પાદન પ્લાન્ટમાંથી ઉત્પન્ન થાય છે અને તેનાથી વધુ અને વ્યવસ્થાપનએ સંપૂર્ણ વૅલ્યુ ચેનમા કરવામાં આવે છે તેથી મૂળભૂત રીતે તેનો અર્થ એ છે કે અંતિમ વપરાશકર્તાઓને વૅલ્યુ ચેન રીતે પહોંચાડવા માટે ઔદ્યોગિક ડેટાને યોગ્ય રીતે નિયંત્રિત કરવો પડશે અને આ વૅલ્યુ ચેનની વિચારણા ખૂબ જ મહત્વપૂર્ણ છે ઔદ્યોગિક ડેટા દૃશ્યોમાં ડેટાની ઉપલબ્ધતાની ખાતરી કરવી જરૂરી છે તેથી ઇન્ટેલિજન્સ માહિતી મેળવવા માટે ડેટાની ઉપલબ્ધતા પાછળથી કારણ કે જો સતત આવતા હોય તેવા ડેટા વગેરેને પૂરતા પ્રમાણમાં નિયંત્રિત ન કરવામાં આવે તો તે અર્થહીન છે મૂળભૂત રીતે ડેટા યોગ્ય રીતે ઉપલબ્ધ ન હોય તો કોઈપણ ઇન્ટેલિજન્સ માહિતી મેળવવાનું અર્થહીન છે જો ડેટા યોગ્ય રીતે ઉપલબ્ધ ન હોય તો તમે તેના પર આગળ કોઈ ઇન્ટેલિજન્સ કરી શકતા નથી તેથી આ મૂળરૂપે તે ડેટાની ઉચી ઉપલબ્ધતામાં મદદ કરે છે અને જ્યારે પણ જરૂરી હોય ત્યારે યોગ્ય નિર્ણય લેવામા મદદ કરે છે ઔદ્યોગિક ડેટા મેનેજમેન્ટ ના ફાયદા એ છે કે કોઈ ચોક્કસ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટના ઉત્પાદન ડેટા ઉપલબ્ધ કરાવવામાં આવે છે કેટલીક પ્રવૃત્તિઓ ઘ્વારા જેમ કે કાચી સામગ્રીના વપરાશ અને ઉત્પાદનની વિશિષ્ટતાઓ ઉર્જા વપરાશ પ્લાન્ટ ઉપયોગ ડાયગ્નોસ્ટિક ઇન્ફર્મેશન અને તેનાથી વધુ અને પછી ઔદ્યોગિક વ્યવસ્થાપનમા આપણને સ્વચાલિત પ્રક્રિયા અમલમાં મૂકવાની જરૂર હોય છે જે આ બધી ડેટા મેનેજમેન્ટ પ્રવૃત્તિઓને સ્વાયત્ત રીતે કરી શકે છે તેથી ચાલો હવે હડુપ લોકપ્રિય તકનીકી કેવી હોઈ શકે તેનું વિશિષ્ટ ઉદાહરણ લઈએ જે આઇઆઇઓટી દૃશ્યોમાં ડેટા મેનેજમેન્ટ માટે વપરાય છે તેથી હડુપ શું છે હડુપ મૂળભૂતરીતે એ અપાચેની ખૂબ પ્રખ્યાત તકનીક છે જે વિતરિત પ્રક્રિયા માટે સોફ્ટવેર ફ્રેમવર્ક આપે છે તમારી પાસે તે ડેટાસેટ્સના વિતરિત પ્રક્રિયા છે જેનો ડેટા કમ્પ્યુટર્સના ક્લસ્ટરમાં ગોઠ વવામા આવે છે જેની હડુપ મૂળભૂત રીતે તમને ખાસ રૂપરેખા આપે છે તેથી ખુલ્લા સ્રોત અમલીકરણ જીએફએસ અને મેપરિડયુસ માટે અને મેપરિડયુસ અને એચડીએફએસ ઘટકો આ બધા હડુપના જુદા જુદા પાસા છે તેથી હડુપના વિવિધ બિલ્ડિંગ બ્લોક્સ છે તેથી નંબર વન હડુપ કોમન છે જે મૂળરૂપે એક સામાન્ય ઘટક છે જે મૂળભૂત રીતે એક મોડ્યુલ છે જેમાં સેવાકાર્યો શામેલ છે જે અન્ય હડુપ ભાગોને સમર્થન આપે છે જે હું પછી ઉલ્લેખ કરીશ તેથી તે મૂળભૂત રીતે એક સામાન્ય મોડ્યુલ છે જે અન્ય મોડ્યુલોને કન્નેકટેડ ફેશન મા રહેવામા મદદ કરે છે હડુપમાં એચડીએફએસ એ કેન્દ્રિય વસ્તુ છે એચડીએફએસ હડુપ ડિસ્ટ્રિબ્યૂટેડ ફાઇલ સિસ્ટમ જે હડુપનું મૂળ છે જે સિસ્ટમના વિવિધ નોડ્સમાં વિશ્વસનીય ડેટા સ્ટોરેજ અને એક્સેસ પ્રદાન કરે છે નોડ્સ વચ્ચે ઝડપી ડેટા પ્રસરણ હડુપ ડિસ્ટ્રિબ્યૂટેડ ફાઇલ સિસ્ટમ એચડીએફએસ અને ફોલ્ટ ટોલરન્ટ સેશન લક્ષણની મદદથી શક્ય બને છે જે એચડીએફએસ આર્કિટેક્ચરની અંતર્ગત હોય છે આ એચડીએફએસ આર્કિટેક્ચર જે હું તમને પછીથી બતાવીશ એચડીએફએસ આર્કિટેક્ચરમાં મૂળભૂત રીતે વિવિધ સ્તરો છે અને આ સ્તરોમાંથી એકમાં આપણી પાસે જે છે તે બ્લોક્સ તરીકે ઓળખાય છે જેમાં ખરેખર ડેટા છે તેથી એચડીએફએસમાં શું થાય છે તે આ બ્લોક્સની નકલ કરે છે તેથી મૂળભૂત રીતે જુદા જુદા ડેટા નોડ્સ કે જે હું તમને પછીથી કહીશ આ ડેટા નોડ્સમાં મૂળ રૂપે જુદા જુદા બ્લોક્સ હોય છે અને આ દરેક બ્લોક્સને બહુવિધ ડેટા નોડ્સ પર નકલ કરવામાં આવે છે જેથી આ મૂળભૂત રીતે ફોલ્ટ ટોલરન્ટની ખાતરી આપે છે જો આમાંના વિવિધ બ્લોક્સમાંથી કોઈ એક સાથે કંઈક ખોટું થાય તો આ બ્લોક્સની પ્રતિકૃતિઓ અન્ય ડેટા નોડ્સમાં છે તેથી અન્ય બિલ્ડિંગ બ્લોક્સ હડુપ ઇનપુટના છે મેપરિડયુસ જે મોટી સંખ્યામાં મોટી માત્રામા ડેટાબેઝની સમાંતર પ્રક્રિયા કરવા માટેના માળખા જેવું છે જે આ મેપરિડયુસ છે મેપરિડયુસ પણ હડુપનું મુખ્ય છે પરંતુ મેપરિડયુસ એલ્ગોરિધમ્સ છે જે ત્યાં મોટી સંખ્યામાં વિવિધ પ્રકારનાં એલ્ગોરિધમ્સ છે અને તે માત્ર એક તત્વજ્ઞાન છે તે એક માળખું પણ છે જે હડુપ મૂળભૂત રીતે વાપરે છે જેથી યાર્ન એ મૂળરૂપે આગલી પેઢીનું મેપરિડયુસ છે જે વિવિધ કમ્પ્યુટર્સના હડુપ ક્લસ્ટર પર ચાલતા વિવિધ એપ્લિકેશનોને સીપીયુ મેમરી સ્ટોરેજ આપે છે તેથી આ કેવું એચડીએફએસ છે જે આ હડુપનું કેન્દ્ર છે એવું દેખાય છે તેથી એચડીએફએસમાં તમારી પાસે 2 પ્રકારનાં નોડસ છે એક નેમનાોડ છે બીજો એક ડેટાનોડ છે નેમનાોડ કેન્દ્રિત નોડ છે જેથી ઉદાહરણ તરીકે આ ખાસ જોબ ટ્રેકર એ નેમનાોડ છે જેથી તે નેમનાોડમાં થઈ રહ્યું છે જેથી આ એક કેન્દ્રિત નોડ છે અને પછી આપણી પાસે આ જુદા જુદા અન્ય ટાસ્ક ટ્રેકર્સ છે જે ઉદાહરણ તરીકે મૂળરૂપે ડેટાનોડ્સમાં ચલાવવામાં આવે છે તેથી આ નેમનોડ મૂળભૂતરીતે કેન્દ્રિત નોડ છે વિવિધ ફાઇલો વિશેનો આ તમામ મેટા ડેટા જાળવે છે વિવિધ ફાઇલો વિશેના વિવિધ મેટા ડેટા મૂળભૂત રીતે નેમનોડ કેન્દ્રિત નોડમાં જાળવવામાં આવે છે જ્યારે ડિસ્ટ્રિબ્યુટેડ નોડ આ ટાસ્ક ટ્રેકર ડેટાનાોડ્સ વગેરે વાસ્તવિક ડેટા સંગ્રહ કરે છે અને આ ફાઇલોને આમાં જુદા જુદા બ્લોક્સમાં વહેંચવામાં આવી છે અને આ દરેક અલગ અલગ બ્લોક્સની નકલ કરવામાં આવી છે અને આ તે જ છે જે હું તમને પહેલા કહી રહ્યો હતો આ વિવિધ બ્લોક્સનો પોતાનો ડેટા છે ડેટા આ વિવિધ ડેટાનાોડ્સમાં નકલ કરવામાં આવે છે આ એચડીએફએસ આર્કિટેક્ચરમા તેથી નેમનોડ એ મૂળભૂત રીતે કંઈક છે જે કેન્દ્રિય એન્ટિટી છે જે ફાઇલ સિસ્ટમ વિશે મેટાડેટા સંગ્રહિત કરે છે તે મેમરી ટેબલોમાં બે જાળવે છે જેનાથી ડેટાનોડ્સને બ્લોક્સ સાથે મેપ કરી શકાય અને તેનાથી ઉલટું પણ તેથી નેમનોડ ડેટાનોડ્સ સાથે જોડાયેલ છે જે ખરેખર એકવાર થાય છે જ્યાં વાસ્તવિક ડેટા સ્ટોરેજ કરવામાં આવે છે તેથી આ ડેટાનોડ પણ એકબીજા સાથે જોડાયેલા છે તે અસંતુલન કરી શકે છે તેઓ આ ડેટાનોડ સ્તરમાં એકબીજા પરની માહિતીની નકલ કરી શકે છે અને તેઓ સમયાંતરે બ્લોકની માહિતી સાથે નેમનાોડ સુધારો કરે છે જેથી નેમનોડ પાસે યોગ્ય મેટાડેટા અને તે જગ્યાએ અપડેટ થયેલ મેટાડેટા છે તેથી તે ડેટાનોડ્સને સુધારો કરતા પહેલા ચેક સમથી ડેટાની અખંડિતતાની ખાતરી કરે છે તેથી જોબ ટ્રેકર અને ટાસ્ક ટ્રેકરની આ ખ્યાલ છે જોબ ટ્રેકર મૂળ રૂપે નેમનાોડ પર ચાલે છે અને ટાસ્ક ટ્રેકર ડેટાનોડના કાર્યમાં ચાલે છે તેથી આ નેમનાોડ આ જોબ ટ્રેકરને વપરાશકર્તાઓની જોબ્સ મળે છે તે નક્કી કરે છે કે કેટલી ક્રિયાઓ ચાલશે મેપિંગના ખ્યાલથી અને કેટલી જોબ્સ અને કઈ જોબ્સ ચાલશે મેપિંગના ખ્યાલનો ઉપયોગ કરીને અને આ દરેક જુદી જુદી જોબ્સ ક્યાં ચલાવવી તે નક્કી કરે છે બીજી બાજુ ટાસ્ક ટ્રેકર આ દરેક ડેટાનોડ્સ પર દોડશે જેથી આ એક ડેટાનોડ છે આ બીજો ડેટાનોડ છે તેથી આ કાર્ય ટ્રેકર્સ તેમનાથી ચલાવી રહ્યા છે મૂળભૂત રીતે જોબ ટ્રેકર પાસેથી ડેટા કાર્યો પ્રાપ્ત કરે છે જેથી આ ડેટા કાર્યો જે અહીં આ ડેટાનોડ્સમાં ચલાવવામાં આવશે તે જોબ ટ્રેકર પાસેથી પ્રાપ્ત કરવામાં આવે છે અને આ હંમેશા જોબ ટ્રેકર સાથે સંપર્કમાં રહે છે ટાસ્ક ટ્રેકર જોબ ટ્રેકર સાથે આપલે કરે છે અને હંમેશા જોબ ટ્રેકરને પ્રગતિની જાણ પણ કરે છે તેથી મૂળભૂત રીતે તે એક માસ્ટર સ્લેવ આર્કિટેક્ચર છે જ્યાં મૂળભૂત રીતે માસ્ટર કાર્યો જેવા કે ફાઇલો અને ડિક્શનરીઝને ખોલવા બંધ નામ બદલવા અને ડેટાનોડ્સ પરના બ્લોક્સના મેપિંગને નિર્ધારિત કરવા જેવી કામગીરી કરે છે સ્લેવ્સ એ એકવાર ફાઇલ સિસ્ટમ ક્લાયન્ટ્સની વિનંતીને વાંચે છે લખે છે અને બ્લોક બનાવવા કાઢી નાખવા નકલ અને તેનાથી વધુ કરે છે તેથી આ મૂળરૂપે આ આપણું માસ્ટર નોડ થાય છે નેમનાોડ એક માસ્ટર નોડ બને છે આ સ્લેવ નોડ જેવા છે અને સ્લેવ નોડ મૂળભૂત રીતે જોબ ટ્રેકરથી જુદાં જુદાં કાર્યો મેળવે છે જેને આ દરેક નોડ પર ચલાવવાના રહે છે અને મૂળભૂત રીતે આ ટાસ્ક ટ્રેકર કાર્ય પૂર્ણ થયા પછી અથવા વચ્ચે પણ તેઓ જોબ ટ્રેકર પર સ્થિતિ સુધારો કરે છે તેથી આ મૂળભૂત રીતે માસ્ટર છે અને આ તમારા જુદા જુદા સ્લેવ થાય છે તેથી બીજી વસ્તુ કે જે હું પ્રકાશિત કરવા માંગું છું તે કંઈક મોંગોડીબી તરીકે ઓળખાય છે તેથી મોંગોડીબી એ ડેટા મેનેજમેન્ટ ટૂલ છે જે મૂળભૂત રીતે ડેટાબેસીઝને વિવિધ ડેટાબેસીઝને સમર્થન કરે છે અને ખાસ કરીને આઇઓઓટીના આ સંદર્ભમાં આપણે નોએસક્યુએલ ડેટાબેઝ વિશે વાત કરી રહ્યા છીએ જે અસંગઠિત ડેટાને કારણે છે જેને આપણે સામાન્ય રીતે અનુભવીએ છીએ તેથી નોએસક્યુએલ ડેટાબેઝ મોંગોડીબી દ્વારા સમર્થિત છે તે સુનિશ્ચિત કરે છે મોંગોડીબી ડેટાબેઝને મૂળભૂત રીતે તે ડેટાબેઝ છે તે નોએસક્યુએલ ડેટાબેઝ છે અને તે હડુપ સાથે જોડાણમાં કાર્ય કરે છે જેથી આ ચોક્કસ ડેટાબેઝ કામગીરીમાં સુધારણા કામગીરીની ખાતરી એકંદરે સારા પ્રભાવની ખાતરી સ્કેલેબિલીટી પ્રાપ્યતા અને તેનાથી વધુની ખાતરી કરે છે અને સમગ્ર એન્ટરપ્રાઇઝમાં ડેટાનું સમાન દૃશ્ય બનાવે છે તેથી મોંગોડીબી મૂળભૂત રીતે હાથોહાથ સાથે કામ કરે છે મોંગોડીબી હડુપ સાથે કામ કરે છે તેથી હડુપ મૂળભૂત રીતે જટિલ વિશ્લેષણો માટે મોંગોડીબીમાં એક શક્તિશાળી માળખું ઉમેરે છે જે જટિલ વિશ્લેષણો અને વિવિધ એપ્લિકેશનો ને મોંગોડીબી સમર્થન આપે છે જેમ કે બેચ એકત્રીકરણ ડેટા વેરહાઉસિંગ અને ઇટીએલ ડેટા તેનો અર્થ એ કે ડેટાને એક્સટ્રેક્ટ ટ્રાન્સફોર્મ અને લોડ કરવું ઇટીએલ એ મૂળરૂપે ETL ડેટાબેસેસના સંદર્ભમાં સામાન્ય શબ્દ છે તેથી ઇટીએલ ડેટા હેન્ડલિંગ પણ તેથી બેચ એગ્રીગેશન ડેટા વેરહાઉસિંગ અને ઇટીએલ ડેટા હેન્ડલિંગ જે હડુપ સાથે મોંગોડીબીની વિવિધ લાક્ષણિકતાઓ અથવા વિવિધ કાર્યો છે તેથી આ સાથે આપણે આ વિશિષ્ટ વ્યાખ્યાનનો અંત લાવીએ છીએ આપણી પાસે આ તમને આપવામાં આવેલા સંદર્ભો તમને લાભ આપવા માટે છે અને જો તમને રુચિ હોય તો ત્યાં ઘણું બધુ ડેટા મેનેજમેન્ટ વિષે છે અને જો તમને રસ હોય તો ખાસ કરીને હડુપ ખૂબ જ લોકપ્રિય છે મોંગોડીબી ખૂબ જ લોકપ્રિય છે મેપરિડયુસ પણ ખૂબ જ લોકપ્રિય છે અને આ એ છે જે કામ કરે છે હાથો હાથ અને આનાથી બીગ ડેટાના યોગ્ય ડેટા સંચાલનમાં તમને મદદ મળી શકે છે જે આઇઆઇઓટી ના સંદર્ભમાં અનુભવાય છે તેથી આની સાથે આપણે આ વ્યાખ્યાનનો અંત લાવીએ છીએ અને આ જુદા જુદા સંદર્ભોની ભાત છે જે અહીં સૂચિબદ્ધ છે